આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે અને આ મોડ્યુલમાં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની કેટલીક વધુ લાક્ષણિકતાઓ જોઈશું અત્યાર સુધી આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની કેટલીક લાક્ષણિકતાઓ જોઈ છે જેમાં ઓપ એમ્પના બ્લોક ડાયાગ્રામનો સમાવેશ થાય છે અને આપણે ઇનપુટ બાયસ કરંટ અને ઇનપુટ ઓફસેટ કરંટથી સંબંધિત એક સમસ્યા પણ ઉકેલી છે તેથી અહીં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની કેટલીક વધુ લાક્ષણિકતાઓ જોઈએ અને તે આ ખાસ મોડ્યુલનો અંત હશે અને પછી આપણે આગામી લેકચરમાં ઓપ એમ્પની સર્કિટ ચાલુ રાખીશું તેથી જો તમે સ્ક્રીન ઉપર આવો આપણે અહીં જે જોઈએ છીએ તે વાસ્તવિક સરળ ધારણાઓ છે કેટલીક ધારણાઓ છે જે વાસ્તવિક છે અને આપણે કંઈક ધારીશું પ્રથમ 0 ઇનપુટ કરંટ છે તો તે શું છે તે કરંટ ખેંચે છે આ તે છે જે આપણે ધારી રહ્યા છીએ જ્યાં સુધી તે વાસ્તવિક અને સરળ ધારણા છે પ્રથમ ધારણા એ છે કે ઇનપુટ ટર્મિનલ જે ઇનવર્ટિંગ અથવા નોન ઇન્વર્ટીંગ છે તેમાંથી 0 દ્વારા કરંટ ખેંચવામાં આવે છે આ પ્રથમ ધારણા છે કોઈપણ ઇનપુટ ટર્મિનલ્સ દ્વારા કરંટ ખેંચવામાં આવે છે તેથી જ્યારે આપણે કોઈપણ ઇનપુટ ટર્મિનલ્સમાંથી કહીએ છીએ ત્યારે તેનો અર્થ એ છે કે અમારી પાસે બે ટર્મિનલ ઇનવર્ટીંગ ટર્મિનલ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ છે અને અમારી પાસે આઉટપુટ ટર્મિનલ પણ છે આપણે જે ધારી રહ્યા છીએ તે એ છે કે ઇન્વર્ટીંગ અથવા નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ્સ દ્વારા ખેંચવામાં આવેલ કરંટ 0 છે વાસ્તવિકતામાં ઇનપુટ ટર્મિનલ દ્વારા ખેંચવામાં આવેલો કરંટ ખૂબ જ ઓછો છે જે આપણે હવે જાણીએ છીએ ઇનપુટ બાયસ કરંટ ઇનપુટ ઓફસેટ કરન્ટને સમજતી વખતે આપણે જાણીએ છીએ કે ખૂબ જ ઓછો કરંટ છે જે ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ્સમાં વહે છે જે માઇક્રોએમ્પ્સ થી નેનોએમ્પ્સના ક્રમમાં છે તેથી 0 ઇનપુટ કરંટની ધારણા વાસ્તવિક છે ઓપ એમ્પમાં બીજો અને સૌથી મહત્વપૂર્ણ ખ્યાલ વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ છે વર્ચ્યુઅલ શું છે વર્ચ્યુઅલ એટલે વાસ્તવિક નથી તો તે શું છે આનો અર્થ એ છે કે ઇનપુટ વોલ્ટેજ Vd નોન ઇનવર્ટિંગ અને ઇનવર્ટિંગ ઇનપુટ ટર્મિનલ્સ વચ્ચેનો તફાવત અનિવાર્યપણે 0 છે આ સ્પષ્ટ છે કારણ કે ઇનપુટ વોલ્ટેજ ઓછો વોલ્ટનું હોય તો પણ મોટા ઓપન લૂપ ગેઇનને કારણે ઇનપુટ ટર્મિનલ્સ ઉપર વોલ્ટેજ Vd નો તફાવત લગભગ 0 છે તેથી શું ડિફરન્સીયલ વોલ્ટેજ Vd સમાન હશે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર Vd V ની બરાબર હશે અને ઇનવર્ટીંગ ટર્મિનલ ઉપર V હશે તે ડિફરન્સીયલ વોલ્ટેજ છે આપણે માનીએ છીએ કે ડિફરન્સીયલ વોલ્ટેજ આવશ્યકપણે 0 છે જો આ અનિવાર્યપણે 0 છે તો આ સ્પષ્ટ છે કારણ કે જો ઇનપુટ વોલ્ટેજ ઓછા વોલ્ટનું હોય તો પણ ઓપ એમ્પના વધારે ગેઇનને કારણે વોલ્ટેજ Vd નો તફાવત હંમેશા 0 રહેશે

તેથી જો એવું હોય તો આપણે શું કહી શકીએ આમ આપણે કહી શકીએ કે ઓપરેશનની રેખીય શ્રેણી હેઠળ બે ઇનપુટ ટર્મિનલ વચ્ચે વર્ચ્યુઅલ શોર્ટ સર્કિટ છે આ અર્થમાં વોલ્ટેજ સમાન છે અને ઇનપુટ ટર્મિનલ્સથી ગ્રાઉન્ડ ઉપર કોઈ કરંટ વહેતો નથી તેથી જો હું સર્કિટ દોરીશ અને જો મારી પાસે અહીં ગ્રાઉન્ડ હશે તો આ ટર્મિનલ માઇનસ અને પ્લસ હશે ચાલો કહીએ કે આ V છે આ V છે પછી આ વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ ઉપર છે કારણ કે આ ગ્રાઉન્ડ છે જે આપણે અત્યાર સુધી સમજી ગયા છીએ કારણ કે જો મારો ગેઇન અલગ છે તો મારી પાસે ઇનપુટ વોલ્ટેજના વિવિધ મૂલ્યો અને અલગ વોલ્ટેજ Vd હશે પરંતુ જો મારો ગેઇન અનંત છે તો Vd 0 હશે અને જો Vd 0 હશે તો તેનો અર્થ એ કે મારો નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ અને ઇન્વર્ટીંગ ટર્મિનલ સમાન છે જો ઇન્વર્ટીંગ ટર્મિનલ ગ્રાઉન્ડેડ છે અને નોન ઇન્વર્ટીંગ પણ ગ્રાઉન્ડેડ છે તેનો અર્થ એ છે કે એવું લાગે છે કે આપણે વર્ચ્યુઅલ રીતે ઓપ એમ્પના બે છેડા અથવા ઓપ એમ્પના બે ઇનપુટ ટર્મિનલ્સને શોર્ટ કરી રહ્યા છીએ તેથી આ ઇનવર્ટીંગ નોન ઇન્વર્ટીંગ સર્કિટ છે જેમ તમે અહીં જોઈ શકો છો આ Rf છે આ R1 છે આ કરંટ ગ્રાઉન્ડ છે હવે આપણે શું કહી રહ્યા છીએ કે આ ખાસ ટર્મિનલ વર્ચ્યુઅલ ગ્રાઉન્ડના ખ્યાલને કારણે આ ટર્મિનલ જેવું જ હશે આ સર્કિટ શું છે તેથી એક વર્ચ્યુઅલ શોર્ટ છે હવે જો નોન ઇન્વર્ટીંગ ટર્મિનલને ગ્રાઉન્ડ કરવામાં આવે છે તો વર્ચ્યુઅલ શોર્ટના ખ્યાલ દ્વારા ઇન્વર્ટીંગ ટર્મિનલ પણ ગ્રાઉન્ડ પોટેન્શિયલ ઉપર છે જોકે ઇનવર્ટીંગ ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચે કોઈ પ્રત્યક્ષ જોડાણ નથી જો તમે જોઈ શકો તો શું આના જેવું કોઈ પ્રત્યક્ષ જોડાણ છે આની જેમ અહીં ઇનવર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલને જોડે છે એવું કોઈ પ્રત્યક્ષ જોડાણ અથવા વાયર નથી તેથી હવે જો નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ગ્રાઉન્ડેડ છે પછી વર્ચ્યુઅલ ગ્રાઉન્ડના ખ્યાલ દ્વારા ઇનવર્ટીંગ ટર્મિનલ પણ ગ્રાઉન્ડ પોટેન્શિયલ ઉપર છે જોકે ઇનવર્ટીંગ ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચે કોઈ પ્રત્યક્ષ જોડાણ નથી ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચે કોઈ પ્રત્યક્ષ જોડાણ ન હોવાથી તેને વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ પણ કહેવામાં આવે છે આમ આપણે વાસ્તવિક રીતે ધારી શકીએ છીએ કે ઓપ એમ્પના નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર વોલ્ટેજ ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર વોલ્ટેજ જેટલા જ છે કારણ કે Vd 0 હશે અને આનો અર્થ એ કે Vnon inverting અને Vinverting વોલ્ટેજ સમાન છે ધારો કે આ X છે આ X અને Vd પણ છે જે V V સિવાય બીજું કંઈ નથી એટલે કે X X એટલે કે સમાન મૂલ્ય છે તેથી આ 0 હશે તેથી જવાબ 0 છે જો આ 0 ઉપર છે તેનો અર્થ એ કે હું ધારી રહ્યો છું કે V અને V જોડાયેલા છે જો V ગ્રાઉન્ડેડ છે તો V વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ ઉપર પણ ગ્રાઉન્ડ છે આ વર્ચ્યુઅલ ગ્રાઉન્ડનો કોન્સેપ્ટ છે તેનો અર્થ એ છે કે આપણે વાસ્તવિક રીતે ધારી શકીએ છીએ કે ઓપરેશનલ એમ્પ્લીફાયરના નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપરનું વોલ્ટેજ ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર વોલ્ટેજ જેટલા છે તેથી આ વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ છે હવે હું આશા રાખું છું કે તમે લોકો સમજી શકશો કે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ દ્વારા અમારો અર્થ શું છે તો ચાલો આપણે કેટલીક અન્ય લાક્ષણિકતાઓ જોઈએ ચાલો ઓપરેશનલ એમ્પ્લીફાયરની અન્ય લાક્ષણિકતાઓ જોઈએ ડિફરન્સીયલ મોડ ગેઇનથી શરૂઆત થાય છે તેથી ડિફરન્સીયલ મોડ ગેઇન શું છે ડિફરન્સીયલ મોડ ગેઇન Ad દ્વારા આપવામાં આવે છે ગેઇન ડિફરન્સીયલ સ્થિતિમાં છે તેથી જ તે Ad છે પછી અમારી પાસે ડિફરન્સીયલ મોડ ગેઇન માટે સિમ્બોલ Ad છે આ શુ છે તે એક પરિબળ છે જેના દ્વારા બે ઇનપુટ સિગ્નલો વચ્ચેનો તફાવત ઓપ એમ્પ દ્વારા એમ્પ્લીફાઇડ થાય છે તેથી જો મારો Vo Ad ની બરાબર હોય પછી Ad એ ગેઇન છે જેની સાથે ડિફરન્સીયલ એમ્પ્લીફાયર બે ઇનપુટ સિગ્નલો વચ્ચેનો તફાવત વધારે છે અને તેને ડિફરન્સીયલ ગેઇન પણ કહેવાય છે એટલે કે જો મારી પાસે Vo છે હું એ જ સમીકરણ Ad લખી રહ્યો છું આ કિસ્સામાં V1 2 વોલ્ટ છે V2 1 વોલ્ટ છે પછી મારો V0 કંઈ નહીં Ad તે Ad1 છે અને મારી Ad શું છે Ad ના મૂલ્યનો ગેઇન ગમે તે હોય મારો તફાવત વોલ્ટેજ તે ખાસ ગેઇન દ્વારા એમ્પ્લીફાઇડ થશે અને તેથી જ Ad ને ડિફરન્સીયલ મોડ ગેઇન કહેવામાં આવે છે તેથી હવે આપણે જાણીએ છીએ કે ડિફરન્સલ મોડ ગેઇન દ્વારા તમારો અર્થ શું છે ખ્યાલો ખરેખર સરળ છે જો તમે ખરેખર વિચારો છો કે આપણે શું જોઈ રહ્યા છીએ તે કેટલાક સમીકરણો છે જે સમજવા માટે ખૂબ સરળ છે તેથી જ્યારે તમે ડિફરન્સલ મોડ ગેઇન વિશે વાત કરો છો તમે સરળતાથી જોઈ શકો છો તે વોલ્ટેજનો તફાવત છે અને આપણે ડિફરન્સીયલ વોલ્ટેજને વધારી રહ્યા છીએ અને તેથી જ તેને ડિફરન્સીયલ મોડ ગેઇન કહેવામાં આવે છે તો ચાલો હવે બીજો ખ્યાલ જોઈએ જે કોમન મોડ ગેઇન છે તેથી જ્યારે આપણે કોમન મોડ ગેઇન જોઈએ છીએ ડિફરન્સલ મોડ ગેઇનની સરખામણીમાં તમે થોડો તફાવત જોશો તેથી જો તમે સ્લાઇડ ઉપર કોમન મોડ ગેઇન જુઓ છો આપણે શું જોઈએ છીએ કે તે એક પરિબળ છે જેના દ્વારા કોમન મોડ ઇનપુટ વોલ્ટેજ ઓપ એમ્પ દ્વારા એમ્પ્લીફાઇડ થાય છે આ શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે કોમન મોડ ઇનપુટ વોલ્ટેજ ઓપરેશન એમ્પ્લીફાયર દ્વારા એમ્પ્લીફાઇડ થાય છે તો તેનો અર્થ શું છે જો આપણે બે ઇનપુટ વોલ્ટેજ લાગુ કરીએ છીએ જે બધા ડિફરન્સીયલ એમ્પ્લીફાયર માટે સમાન રીતે છે જે તમામ બાબતોમાં સમાન છે પછી V1V2 છે તેથી આ આપણને Vo Ad આપશે જો હું કહું કે હું V1V2 લાગુ કરી રહ્યો છું તેથી જ ઇનપુટ ટર્મિનલ ઉપર વોલ્ટેજ સમાન છે તેનો અર્થ એ છે કે મારો Vo કંઈ નથી પણ Ad0 અથવા Vo 0 સિવાય બીજું કંઈ નથી કારણ કે V1V2 સાચું કારણ કે V1V2 આઉટપુટ વોલ્ટેજ 0 હશે આ તે છે જે આપણે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જો આપણે બે ઇનપુટ વોલ્ટેજ લાગુ કરીએ જે ડિફરન્સીયલ એમ્પ્લીફાયર માટે તમામ રીતે સમાન હોય તો મારું આઉટપુટ વોલ્ટેજ 0 હોવું આવશ્યક છે પરંતુ વ્યવહારુ ડિફરન્સીયલ એમ્પ્લીફાયરનું આઉટપુટ વોલ્ટેજ માત્ર વોલ્ટેજના તફાવત ઉપર આધારિત નથી પણ તમે જુઓ છો તે બે ઇનપુટ્સના સરેરાશ કોમન મોડ સ્તર ઉપર પણ આધાર રાખે છે જે બે ઇનપુટ સિગ્નલોનું સરેરાશ નીચું સ્તર અને તેને કોમન મોડ સિગ્નલ તરીકે ઓળખવામાં આવે છે જે Vc દ્વારા સૂચિત કરવામાં આવે છે તેથી જો હું જાણવા માંગુ છું કે કોમન મોડ સિગ્નલ શું છે તો આ V1V22 ની સરેરાશ સિવાય બીજું કંઈ નથી વ્યવહારિક રીતે ડિફરન્સીયલ એમ્પ્લીફાયર કોમન મોડ સિગ્નલના પ્રમાણસર આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે આઉટપુટ ઉત્પન્ન કરવા માટે તે કોમન મોડ સિગ્નલને એમ્પ્લીફાઇડ કરે છે તે ગેઇનને Acm દ્વારા સૂચિત ડિફરન્સીયલ એમ્પ્લીફાયરનો કોમન મોડ ગેઇન કહેવામાં આવે છે તો તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે જ્યારે આપણે એમ્પ્લીફાયર લઈએ છીએ અને જ્યારે આપણે સર્કિટમાં એમ્પ્લીફાયર દાખલ કરીએ છીએ પછી આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ વોલ્ટેજ આવા કોમન મોડ સિગ્નલના પ્રમાણસર છે તેથી તે Vc માટે પણ પ્રમાણસર છે અને જે ગેઇનથી તે આ Vc ને એમ્પ્લીફાઇડ કરે છે તેને કોમન મોડ ગેઇન કહેવામાં આવે છે Acm અથવા Ac કોમન મોડ ગેઇન દર્શાવે છે આ કોમન મોડ વોલ્ટેજ Vc અથવા Vcm છે તો ચાલો હવે આ વાક્ય ફરી એકવાર વાંચીએ અને આપણે સમજીશું કે તેનો અર્થ શું છે વ્યવહારિક રીતે ડિફરન્સીયલ એમ્પ્લીફાયર કોમન મોડ સિગ્નલના પ્રમાણસર આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે ગેઇન કે જેની સાથે તે એમ્પ્લીફાઇડ થાય છે તે આઉટપુટ ઉત્પન્ન કરવા માટે કોમન મોડ સિગ્નલ છે તેને કોમન મોડ ગેઇન Acm તરીકે ઓળખવામાં આવે છે તેથી હવે મારો Vo માત્ર Ad ઉપર જ નહીં પણ V1 V2 ના ટર્મ ઉપર પણ આધાર રાખે છે Vd પણ Acm અને Vcm ઉપર આધાર રાખે છે હવે તે કોમન મોડ ગેઇન અને કોમન મોડ વોલ્ટેજ ઉપર આધાર રાખે છે તેથી આઉટપુટ વોલ્ટેજ માટે મારું નવું સૂત્ર AdVd Acm Vcm હશે તેથી આ ખાસ કિસ્સામાં હું આ કોમન મોડ સિગ્નલનો ઉપયોગ કરીશ હું કોમન મોડ ગેઇન ડિફરન્સલ ગેઇનનો ઉપયોગ કરીશ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોપર્ટીને સમજવા માટે જેને કોમન મોડ રિજેક્શન રેશિયો કહેવામાં આવે છે ઓપરેશનલ એમ્પ્લીફાયર માટે ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દ કોમન મોડ સિગ્નલને નામંજૂર કરવા માટે ડિફરન્સીયલ એમ્પ્લીફાયરની ક્ષમતાને કોમન મોડ રિજેક્શન રેશિયો તરીકે ઓળખાતા ગુણોત્તર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે કારણ કે આપણને કોમન મોડ સિગ્નલની જરૂર નથી આપણને ફક્ત ડિફરન્સીયલ સિગ્નલો AdVd ની જરૂર છે આ તે જ છે જેની અમને જરૂર છે આ સમીકરણમાં જુઓ આપણે શું લખ્યું છે AdVd AcmVcm Vo આની બરાબર છે હકીકતમાં આપણે કોમન મોડ સિગ્નલ નથી જોઈતા આપણે ફક્ત ડિફરન્સીયલ સિગ્નલો જોઈએ છે તેથી જો હું ગુણોત્તર જાણું છું પછી ડિફરન્સીયલ એમ્પ્લીફાયર CMRR નામના ગુણોત્તર દ્વારા કોમન મોડ સિગ્નલને નકારી શકે છે કોમન મોડ રિજેક્શન રેશિયો તે |AdAcm| દ્વારા આપવામાં આવે છે ડિફરન્સીયલ ગેઇન કોમન મોડ ગેઇન દ્વારા વિભાજિત થાય છે તેથી આદર્શ રીતે કોમન મોડ વોલ્ટેજ 0 છે આદર્શ રીતે કોમન મોડ વોલ્ટેજ ન હોવું જોઈએ તેથી આદર્શ રીતે Acm 0 હોવું જોઈએ જો Acm 0 હોય તો CMRR અનંત સિવાય બીજું કંઈ નહીં હોય પછી આદર્શ રીતે કોમન મોડ વોલ્ટેજ ગેઇન 0 છે તેથી CMRRનું આદર્શ મૂલ્ય અનંત છે પરંતુ વ્યવહારુ ડિફરન્સીયલ એમ્પ્લીફાયર માટે Ad વધારે છે Acm ઓછો છે અને Ad વધારે હોવો જોઈએ Acm ઓછો હોવો જોઈએ તેથી CMRR નું મૂલ્ય પણ ખૂબ વધારે છે તેથી વ્યવહારીક પણે આપણે 0 ની બરાબર Acm ધરાવી શકતા નથી વ્યવહારીક રીતે આ શક્ય નથી પરંતુ Acm 0 ની નજીક હોઈ શકે છે પછી જો Acm 0 ની નજીક હોય તો ચાલો તેને 0 001 કહીએ પછી શું થશે મારી CMRR ખૂબ વધારે હશે પરંતુ અનંત નથી તેથી CMRR ઘણી વખત ડેસિબલ્સમાં વ્યક્ત થાય છે અને CMRR 20logAdAcm સિવાય બીજું કંઈ નથી આ એક મૂલ્ય છે જે આપણે ડેસિબલ્સમાં વ્યક્ત કરીએ છીએ તેથી હવે જો VoAdVdAcmVcm છે જો હું AdVd ને કોમન તરીકે લઉં તો અંતે મને એક સમીકરણ મળશે જે આના જેવું જ છે આ સમીકરણ સમજાવે છે કે CMRR વ્યવહારીક રીતે ખૂબ વધારે છે જોકે Vc અને Vd બંને ઘટકો હાજર છે તમે જોઈ શકો છો કે Vd અને Vc હાજર છે હજુ પણ આ CMRR ખૂબ વધારે છે આઉટપુટ મોટે ભાગે માત્ર અલગ સિગ્નલ માટે પ્રમાણસર હોય છે અને કોમન મોડ ઘટક મોટા પ્રમાણમાં નકારવામાં આવે છે હવે CMRR વિશે જે પણ કહેવામાં આવ્યું છે તે સમજવા માટે આપણે કેટલીક સમસ્યાઓ હલ કરવી પડશે પછી આપણે સમજીશું કે CMRR કેટલું મહત્વનું છે તેથી ચાલો આપણે એક એક્સરસાઈઝ કરીએ અને તે એક્સરસાઈઝ એ છે કે આપણે ડિફરન્સીયલ એમ્પ્લીફાયરનું આઉટપુટ વોલ્ટેજ નક્કી કરવું પડશે તો શું કહેવામાં આવે છે કે તમે ડિફરન્સીયલ એમ્પ્લીફાયરનું આઉટપુટ વોલ્ટેજ નક્કી કરો તેથી તે VoAdVd AcmVcm છે આપણે આ સૂત્ર જાણીએ છીએ હવે અમને ઇનપુટ વોલ્ટેજ આપવામાં આવ્યા છે આ ઇનપુટ વોલ્ટેજ 1 છે ઇનપુટ વોલ્ટેજ 2 છે તેથી તે V1 300 માઇક્રોવોલ્ટ આપવામાં આવે છે અને V2 240 માઇક્રોવોલ્ટ છે એમ્પ્લીફાયરનો ડિફરન્સીયલ ગેઇન 5000 છે તેથી આપણે જાણીએ છીએ કે Ad 5000 તરીકે પણ આપવામાં આવે છે હવે CMRRના મૂલ્ય માટે બે મૂલ્યો છે જેની આપણે ગણતરી કરવાની જરૂર છે પ્રથમ મૂલ્ય આપવામાં આવે છે કારણ કે CMRR 100 ની બરાબર છે બીજું મૂલ્ય CMRR 10 થી વધારીને 5 આપવામાં આવે છે તેથી પ્રથમમાં CMRR 100 Vd બરાબર શું છે VdV1 V2 છે તેથી આપણે V1 અને V2 ને બદલીશું તો અમને Vd મળે છે જે લગભગ 60 માઇક્રોવોલ્ટ છે Vc શું છે Vc જે V1V22 છે આપણે અવેજી 3002002 છે અમને 270 માઇક્રોવોલ્ટ મળે છે CMRR શું છે CMRR AdAcm છે તેથી અમારી પાસે 100 માટે CMRR છે Ad 5000 છે અહીંથી Acm ની કિંમત શું છે અમને Acm 50 ની બરાબર મળશે હવે આપણે શું જાણીએ છીએ આપણે Vd ને જાણીએ છીએ આપણે Vcm ને જાણીએ છીએ આપણે Acm ને જાણીએ છીએ આપણને Vc 313 5 મિલીવોલ્ટ મળે છે હવે આપણે CMRR ની બરાબર 105 સાથે સમાન ગણતરી કરીએ જ્યારે CMRR 105 ની બરાબર હોય ત્યારે જવાબ શું છે તો CMRR ની બરાબર 105 છે માટે Acm બરાબર CMRR ની બરાબર AdAcm છે તેથી Acm 0 જો હું આ સમીકરણમાં આ મૂલ્યને ફરીથી બદલીશ તો બધું એક સમાન રહેશે માત્ર CMRR 105 છે તેથી Acm બદલાશે આ કિસ્સામાં જ્યારે હું મૂલ્યને બદલીશ આ નવી કિંમત 0 05 છે આ અગાઉના ઉદાહરણ જેવું જ મૂલ્ય છે તો આપણી પાસે જે છે તે કરો અમારી કિંમત 300 0135 મિલીવોલ્ટ છે અહીં કિંમત શું હતી 5 મિલીવોલ્ટ અહીં આપણી પાસે 300 0135 મિલીવોલ્ટ છે હવે જો આપણે જોઈએ કે આદર્શ રીતે Acm 0 હોવું જોઈએ અને આઉટપુટ ફક્ત AdVd જેટલું હોવું જોઈએ તેથી જો હું હમણાં જ કહું તો આદર્શ રીતે AcmVcm શબ્દ ન હોવો જોઈએ અને Vo માત્ર AdVd સિવાય બીજું કંઈ ન હોવું જોઈએ આ આદર્શ પરિસ્થિતિ છે આપણે જોઈશું કે જ્યારે આપણે CMRR નો ઉપયોગ 100 ની બરાબર કરીએ છીએ અમને મળેલ આઉટપુટ વોલ્ટેજ 313 5 હતું આઉટપુટ વોલ્ટેજ 300 મિલીવોલ્ટની નજીક હોવું જોઈએ પરંતુ જ્યારે હું CMRR નો ઉપયોગ 10 થી વધારીને 5 સુધી કરું છું તો આઉટપુટ 300 0135 હતું જે 300 મિલિવોલ્ટની નજીક છે તેનો અર્થ એ છે કે આપણે જોઈ શકીએ છીએ કે જો હું CMRR વધારવાનું ચાલુ રાખું છું તો આઉટપુટ મારા આદર્શ મૂલ્યની નજીક છે ગાય્ઝ તેથી આ ખાસ મોડ્યુલ માટે આપણે હવે અહીં રોકાઈશું તમે જાણો છો કે CMRRનો ઉપયોગ કેવી રીતે કરવો અને કોમન મોડ ગેઇન શું છે ડિફરન્સીયલ ગેઇન શું છે કોમન મોડ વોલ્ટેજ શું છે ડિફરન્સીયલ મોડ વોલ્ટેજ શું છે આપણે એક ઉદાહરણ જોયું છે હવે જો કોઈ તમને પરીક્ષામાં અથવા વાઇવા માં પૂછે કે CMRR શું હોવું જોઈએ તે વધારે હોવું જોઈએ તે ઓછું હોવું જોઈએ તો તમે ખૂબ જ સરળતાથી જવાબ આપી શકો છો CMRR એક કોમન મોડ રિજેક્શન રેશિયો છે અને તે કોમન મોડ ગેઇન દ્વારા ડિફરન્સીયલ ગેઇન આપવામાં આવે છે અને CMRR અત્યંત વધારે માનવામાં આવે છે કારણ કે અમને કોઈ કોમન મોડ સિગ્નલની જરૂર નથી તમે એમ પણ કહી શકો કે જો કોમન મોડ સિગ્નલ ઓછું હોય તો મારી CMRR અત્યંત વધારે હશે જો મારું CMRR વધારે છે આઉટપુટ વોલ્ટેજ મારા વાસ્તવિક અથવા આદર્શ મૂલ્યની નજીક હશે જે VoAd Vd છે કારણ કે વાસ્તવમાં VoAdVdAcmVcm છે પરંતુ આદર્શ રીતે Vo જે AdVd હશે તેથી જો હું વ્યવહારુ પરિસ્થિતિમાં AcmVcm ને ધ્યાનમાં લેવા માંગતો નથી તો હું માત્ર AcmVcm ને અવગણી શકતો નથી તેથી તે કિસ્સામાં જો CMRR ખૂબ વધારે હોય તો મારું આઉટપુટ વોલ્ટેજ મારા આદર્શ વોલ્ટેજની નજીક હશે અને આમ CMRR નું મહત્વ ચિત્રમાં આવે છે તેથી હવે તમે લોકો જાણો છો કે CMRR નો ઉપયોગ કેવી રીતે કરવો તમે લોકો એ પણ જાણશો કે આનો ઉપયોગ કેવી રીતે કરવો તે પરિમાણ તરીકે આ ડિફરન્સીયલ એમ્પ્લીફાયરના પરિમાણોમાંથી એક છે અથવા ઓપરેશનલ એમ્પ્લીફાયરના વાસ્તવિક પરિમાણ છે તમે પણ જોયું છે કે વર્ચ્યુઅલ શોર્ટ શું છે ખૂબ જ મહત્વપૂર્ણ પરિમાણ વર્ચ્યુઅલ શોર્ટ છે હવે આગામી મોડ્યુલમાં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરના થોડા વધુ પરિમાણો જોઈશું ત્યાં સુધી તમે મેં જે પણ શીખવ્યું છે તે ફરી એકવાર વાંચો અને હું તમને આગામી વર્ગમાં જોઈશ